રિફ્લેક્ટર એન્ટેના પરના આ એનપીટીઈએલ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે છેલ્લા વ્યાખ્યાનમાં અમે વિવિધ કાર્યક્ષમતા વિશે ચર્ચા કરી રહ્યા હતા તેથી આપણને ડાયરેક્ટિવિટી મળી છે અને અમે છેલ્લા વર્ગમાં વિવિધ અસરકારકતામાં રિફ્લેક્ટર સિસ્ટમની ડાયરેક્ટિવિટી લખી છે તેથી તેમાંથી અમે આ લખ્યું છે ત્યાં પછી અન્ય કાર્યક્ષમતા હશે હવે આપણે સ્પીલઓવર કાર્યક્ષમતા માટે અભિવ્યક્તિ પણ શોધી કાઢી છે તેથી મને લાગે છે કે જો તમને યાદ હોય તો તમે ફીડના ડાયરેક્ટિવિટી તરીકે અને અપેર્ચર કાર્યક્ષમતા વિશે સ્પીલઓવર કાર્યક્ષમતા અભિવ્યક્તિ લખી છે અમે કહ્યું છે કે તે ત્રણ કાર્યક્ષમતાનું ઉત્પાદન છે એલ્યુમિનેશન એફિસિએંસી પોલરાઈસેશન એફિસિએંસી અને યુનિફોર્મ ફિલ્ડ એફિસિએંસી તેથી જ્યારે આપણે આ બેને તે જ એલ્યુમિનેશન એફિસિએંસી અભિવ્યક્તિ સમાન હોવાનું માની લીધું છે આપણે આ પ્રમાણે લખ્યું છે હવે જો ઘણા કિસ્સાઓમાં તે માટેના પાવર રેડિયેશન પેટર્ન માટેના રેડિયેશન પેટર્નને ફીડ અજિમુથલ એન્ગલ ફાઇ પર અવલંબન નથી તેથી જો આપણે કહીએ કે g θ φ સ્વતંત્ર છે તો પછી આ સમીકરણ સહેલાઇથી સરળ થઈ જાય છે કારણ કે આ ડી ફાઇ એ આ સંકલન બહાર આવે છે જે આપણે કરી શકીએ છીએ તેથી આ 2 પાઇ અંકો અને સંપ્રદાયો બંનેમાં સરળતાથી બહાર આવે છે તેથી હું તે લખું છું g θ φ એ છે કે જો આ φ થી સ્વતંત્ર છે તો પછી તમે આ અપેર્ચર એલ્યુમિનેશન એફિસિએંસીને વધુ સરળ બનાવી શકો છો જે 8f square by a square હશે હવે g θ φ ફક્ત g θ બને છે અને આ પહેલેથી જ જો તમે જોશો કે જ્યારે ડી રેશિયો દ્વારા f મળે છે તેથી આ અભિવ્યક્તિ એફ બાય ડી રેશિયો સાથે સંબંધિત હોઈ શકે છે તેથી આપણે તે 32 લખી શકીએ કારણ કે અહીંથી f square by a square હું આ ત્રીજા કૌંસમાં f by d square લખી શકું છું અને f by d રેશિયો દ્વારા આપણે જોયું છે કે તે 2 તરીકે લખી શકાય છે એન્ગ્યુલર અપેર્ચર દ્વારા 2 cot square phi by 4 ગુણ્યાં આ તેથી આ બતાવે છે કે જ્યારે આપણે કહીએ છીએ કે અહીં તમે જુઓ છો કે જી આની બરાબર છે તેથી જો આપણે મહત્તમ વધારો કરવા માંગતા હોય તો આપણે સ્પિલઓવર કાર્યક્ષમતા ઉત્પાદનમાં ηA ηS અપેર્ચર એફિસિએંસી વધારવા માંગીએ છીએ હવે અપેર્ચર એફિસિએંસી મૂળભૂત રીતે આમાં આ એલ્યુમિનેશન એફિસિએંસી છે તેથી તે થોડી વાર માટે આને 1 પર મૂકવામાં આવે છે તેથી આ કાર્યક્ષમતા હવે આને બતાવવામાં આવી છે તેથી અહીંથી આપણે તે જોઈ શકીએ છીએ મહત્તમ ઓપ્ટિમાઇઝેશન જે આપણે કરી શકીએ છીએ તેથી અપેર્ચર એફિસિએંસી મહત્તમ થઈ શકે છે હવે હું લખી શકું છું કે જો આપણે બે વસ્તુઓ કરીએ તો અપેર્ચર એફિસિએંસી મહત્તમ થઈ શકે છે એક તે છે કે આપણે નાના એન્ગ્યુલર અપેર્ચરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે તમે જોયું કે cot function psi તેથી નાના પીએસઆઇ તમને વધુ અપેર્ચર એફિસિએંસી આપશે તેથી એક વસ્તુ એ નાના એન્ગ્યુલર અપેર્ચર છે અને આપણે જોયું છે કે જો આપણે જી લઈએ તો ફીડ પાવર પેટર્ન જે sec power 4 theta by 2 ના પ્રમાણસર છે તો પછી પણ આપણે વધારી શકીએ છીએ પરંતુ આ માટે સમસ્યા એ છે કે જો આપણે આ પસંદગી લઈશું તો સ્પિલઓવર કાર્યક્ષમતા વધશે કારણ કે તે એક પેટર્ન બની જાય છે જેની કિનારીઓમાં વધુ કિરણોત્સર્ગ હોય છે તેથી તેથી જ અલગથી આ એલ્યુમિનેશન એફિસિએંસી વસ્તુ હોઈ શકતી નથી તેથી હવે આપણે એક ફંક્શન શોધીશું જે આને વધારી શકે તેથી sec ફંકશન લેવાને બદલે હવે લોકોને જાણવા મળ્યું છે કે આપણી પાસે તે વધુ સારું ફંકશન હોય શકે છે માની લો ફીડ રેડિયેશન પેટર્ન કંઈક 2 n plus 1 cos power n theta છે તેનો અર્થ એ કે સેક 4 થેટાને બદલે આપણે 0 થી થેટા થી pi બાય 2 ના કોઈ પાવર માં કોસ્ થેટા લઈએ છીએ તેથી આ ઝોનમાં અને 0 અન્યત્ર હવે આ પરિબળ 2 એન પ્લસ 1 કે જે એક કારણસર પસંદ થયેલ છે કે આપણે જોઈ શકીએ કે જો ફીડ માં આ પાવર પેટર્ન છે તો કુલ પાવર શું ફેલાય છે તેથી ફીડ દ્વારા ફેલાયેલી કુલ શક્તિ કે જે 0 થી 0 to 2 pi 0 to pi by 2 then gθ sin theta d theta d phi હશે હવે તેથી જો તમે આ પહેલેથી જ કરો છો તો તે ડી થેટા છે તેથી આ ફાઇ એકીકરણ બહાર આવશે અને જો તમે તેનું મૂલ્યાંકન કરો કારણ કે આ અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવું સરળ છે તો તમે જોશો કે તે 4 પીઆઈ થશે તેથી આ કારણ છે કે આ પસંદગીની કુલ વિકિરણ શક્તિ આ બને છે તેથી આ પસંદગી સાથે હવે આપણે શોધી શકીએ છીએ કે ફીડ ડાયરેક્ટિવિટી શું છે Df એ 4 pi હશે પછી કુલ પાવર દ્વારા મહત્તમ gθ થશે તેથી મહત્તમ જી θ કોસ એન થીટામાં મહત્તમ મૂલ્ય 1 હોઈ શકે છે તેથી તેનો અર્થ એ કે તે 2 n વત્તા 1 હશે અને કુલ પાવર ફેલાશે જે આપણે હમણાં જ 4 pi ની ગણતરી કરી છે તેથી તે આને રદ કરે છે અને ડિરેકટીવીટી 2 માં n વત્તા 1 થાય છે તેથી તે આ વિચાર હતો કે તેથી આ હવે જો તમને યાદ આવે કે જો તમે આ સ્પિલઓવર કાર્યક્ષમતાની અભિવ્યક્તિ જોશો કે સ્પિલઓવર કાર્યક્ષમતા આમાં ડીએફની દ્રષ્ટિએ છે તો આપણે ત્યાં Df ની આ વેલ્યુ મૂકી શકીએ તેથી સ્પિલઓવર કાર્યક્ષમતા આ મૂલ્યના સ્પિલઓવર કાર્યક્ષમતા સાથે બને છે હવે તમે આ પેટર્નને જાણી શકશો તેથી તેનો અર્થ એ કે આ જી થેટા અભિવ્યક્તિ તમે જાણો છો તેથી તમે તેને મૂકી શકો છો તે 2 n plus 1 0 to 2 pi 0 to psi by 2 2 n plus 1 cos n theta by 4 pi into 2 n plus 1 sin theta d theta d phi હશે આ સરળતાથી એકીકૃત થઈ શકે છે અને તે 1 minus cos psi by 2 whole to the power n plus 1 થશે આ સ્પિલઓવર કાર્યક્ષમતા હશે અને હવે જી θ φ ની આ પસંદગી સાથે એલ્યુમિનેશન એફિસિએંસી શું હશે ηi એ 4f square a square 0 to 2 pi 0 to psi by 2 root over 2 n plus 1 cos to the power n by 2 theta tan theta by 2 d theta d phi આ વસ્તુ square divided by 0 to 2 pi 0 to psi by 2 2 n plus 1 cos power n theta sin theta d theta d phi હવે આ તમે સરળતાથી સંકલિત કરી શકો છો પરંતુ છેદમાં ખરેખર આપણે કંઈક કરીશું તો ચાલો અંકો 2 n plus 1 4 pi square 0 to psi by 2 cos theta n by 2 tan theta by 2 d theta whole square અને છેદમાં આપણે 2 n plus 1 into 2 pi લખીશું પરંતુ તેની જગ્યાએ તો જે રહેશે તે 0 to psi by 2 cos n theta sin theta d theta હશે હવે અહીં આપણે સ્પીલઓવર કાર્યક્ષમતાની અભિવ્યક્તિ મૂકીશું તેથી આને બદલે આપણે ηs by n plus 1 લખીશું હવે તે તમને ηs ηi પ્રોડક્ટ આપશે જે મહત્તમકરણ માટે સરળ હશે તો આપણે લખી શકીએ કે અહીંથી હું લખી શકું છું ηi ηs is 8f square by a square n plus 1 0 to psi by 2 cos theta n by 2 tan theta by 2 d theta આખા નો સકવેર તેથી આ મહત્તમ કરવાની જરૂર છે તેથી આ લોકોએ તેને આગળ બનાવ્યું છે હવે આ આખું એવું છે 0 ઓડ n માટે છે અને નોન ઝેરો ઇવન એમ માટે તેથી આને cot square psi by 4 લખી શકાય છે તો પછી તેનું મૂલ્ય એ લોકોએ તેનું મૂલ્યાંકન કર્યું છે તેથી ફક્ત ઇવન n માટે આ નોન ઝેરો છે તો તે કિંમતો 24 sin square psi by 4 plus l n cos psi by 4 આખા નો વર્ગ n બરાબર 2 માટે 40 sin 4 phi by 4 plus l n cos psi by 4 આખા નો વર્ગ n બરાબર 4 માટે 14 half sin square phi by 2 plus one third 1 minus cos psi by 2 whole cube plus 2 l n cos psi by 4 આખા નો વર્ગ n બરાબર 6 માટે 18 half sin square phi by 2 plus one third 1 minus cos phi by 2 whole cube plus 2 l n cos psi by 4 minus one fourth 1 minus cos 4 phi by 2 જ્યારે આ વસ્તુ આખા વર્ગ માટે n બરાબર 8 વગેરે છે તેથી આ વણાંકો ઉપલબ્ધ છે તમે સરળતાથી આ વળાંકને φ ના ફંકશન તરીકે મૂકી શકો છો તેથી જો તમે ડાયાગ્રામ જુઓ આ એન્ગ્યુલર અપેર્ચરના ફંકશન તરીકે આ બતાવે છે તેથી તમે જુઓ છો કે દરેક વળાંકમાં મહત્તમ વસ્તુ હોય છે તેથી n બરાબર 2 માટે તમે મહત્તમ મેળવી રહ્યાં છો હું 130 ડિગ્રી અપેર્ચરની આસપાસ કંઈક કહી શકું છું તેથી જો આપણે એન્ગ્યુલર અપેર્ચરને 130 ડિગ્રી લેવું તો પછી આપણે વધુ n જેટલું મેળવીશું તે મહત્તમ કાર્યક્ષમતા આપે છે એ જ રીતે n બરાબર 4 માટે તે 110 ડિગ્રી જેવું કંઈક છે n બરાબર 6 માટે તે 90 છે n બરાબર 6 કંઈક 90 ડિગ્રી જેવી હશે અને n બરાબર 6 કંઈક 80 ડિગ્રી જેવી હશે આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જો આપણે અલગથી સ્પીલઓવર કાર્યક્ષમતા જુએ છે તો તે બતાવે છે કે સ્પીલઓવર કાર્યક્ષમતા લગભગ 100 ટકા પર જાય છે જેટલું વધુ આપણે એન મૂલ્ય આપીએ છીએ અને તે સ્પષ્ટ છે કારણ કે એન શું છે કુદરતી રીતે જો તમે આ અભિવ્યક્તિ જુઓ તો એન શું છે n અહીંથી આવે છે તે વધુ ડિરેકટેડ ફીડ તમે જે કાર્ય કરી રહ્યા છો તે માની લો કે તમારી પાસે કોસ ફંક્શન સામાન્ય રીતે આ છે પરંતુ જો તમે સ્કવેર કરસો તો તે વધુ પસંદગી કારક હશે જેનું મૂલ્ય આ હશે ચાલો આપણે અહીં જોઈએ કે જો તમારી પાસે આ વધુ પસંદ કરેલી વસ્તુ હશે તો આ કંઈક બીજું પરિબળ બનાવે છે જે આ કંઈક હશે તેથી તેનો અર્થ એ છે કે જો હું તેને વધુ નિર્દેશિત કરું છું તો દેખીતી રીતે સ્પીલઓવર ઓછું હશે તેથી આ આલેખ દ્વારા તે બતાવવામાં આવ્યું છે કે 8 સુધી જો તમે લો છો તો તે ખૂબ જ તૈયાર છે ખૂબ નાનું એન્ગ્યુલર અપેર્ચર તે ઉચ્ચ પર જાય છે તેથી મુખ્ય વસ્તુ ત્યાંથી સંયુક્ત છે જે તમે સરળતાથી શોધી શકો છો તેથી આ બે આંકડામાંથી ડિઝાઇનર એન્ગ્યુલર અપેર્ચર પસંદ કરે છે અને નિર્ણય લે છે હવે પછી આ બધાને મેળવતી વખતે આપણે માની લીધું છે કે યુનિફોર્મ ફિલ્ડ એફિસિએંસી છે પરંતુ દેખીતી રીતે કોસથી પાવર એન થેટા પ્રકારના ઉત્તેજના સાથે ત્યાં ટેપર હશે તેથી આ ટેપર શું હશે કે આપણે પણ ગણતરી કરી શકીએ કે ક્ષેત્રમાં એમ્પલીટ્યુડ ટેપર શું હશે તો ચાલો આપણે કહીએ કે આપણે આ આંકડા માંથી કેટલાક મહત્તમ પીએસઆઇ મૂલ્ય પસંદ કર્યો છે તો ચાલો તેને ψopt કહીયે તેથી આપણે જાણીએ છીએ કે gψopt by 2 જે 2 n plus 1 cos n ψopt by 2 થશે તેથી ફીડ પેટર્નની દ્રષ્ટિએ આપણે અપેર્ચર પાવર ડિન્સિટી P માં પાવર ડેન્સિટી શોધી શકીએ છીએ તેથી અમે તે અભિવ્યક્તિથી આપણે લખી શકીએ છીએ હવે હું આ ફીડ પાવર પેટર્ન ની કિંમત મૂકી રહ્યો છું તેથી એકવાર હું આ જાણું છું કે તે સ્પષ્ટ છે કે અપેર્ચર ક્ષેત્ર ધાર પર શું હશે કૃપા કરીને યાદ રાખો કે આ એમ્પલીટ્યુડ પેટર્ન છે ફીલ્ડ એમ્પલીટ્યુડ આ કોઈ પાવર પેટર્ન નથી કે હું આ ફીલ્ડ એમ્પલીટ્યુડને કિનારે લખી રહ્યો છું આ પાવર પેટર્ન અપેર્ચર પેટર્ન છે તેથી ધાર પર ફીલ્ડ એમ્પલીટ્યુડ એનો અર્થ એ કે મારો એંગલ આ શ્રેષ્ઠ છે તેથી તે કેન્દ્રમાં P અને ફીલ્ડ એમ્પલીટ્યુડના મૂળ માટે પ્રમાણસર હશે જે આ એંગલ 0 થાય ત્યારે હશે તેથી તમે જાણો છો કે તમે કોસ 0 એંગલમાં મૂકી શકો છો તો 2 એન વત્તા 1 ઉપર રુટ કરો કૌંસ ની અંદર સ્કવેર અથવા બહાર f તેથી આપણે લખી શકીએ કે એમ્પલીટ્યુડ ટેપર શું હશે A ધાર વિરુદ્ધ A કેન્દ્ર અડધા કોસ n બાય 2 હશે તેથી n બરાબર 2 છે જે ગ્રાફમાં આપણે જોયું છે ψopt 130 ડિગ્રી જેવું કંઈક છે તેથી આપણે આ કહી શકીએ કે આને અપેર્ચર ટેપર કહેવામાં આવે છે કે જો તમે ગણતરી કરો તો તે માયનસ 10 44 ડીબી થઈ જશે યાદ રાખો કે આ ડીબીની ગણતરી કરવા માટે આ અપેર્ચર ટેપર અમે 20 લોગ લીધું છે કારણ કે આ તે ક્ષેત્ર છે N બરાબર 4 માટે મહત્તમ એન્ગ્યુલર અપેર્ચર તે ગ્રાફ માંથી 110 ડિગ્રીનું છે તેથી ટેપર માઈનસ 11 74 ડીબી છે n બરાબર 6 ની માટે આ ગ્રાફ માંથી લગભગ 90 ડિગ્રી છે તો એમ્પલીટ્યુડ ટેપર આ માઈનસ 16 42 ડીબી છે તમે ફીડ રેડિયેશન પેટર્ન પર પણ સંબંધિત ટેપર શોધી શકો છો તેથી ફીડ પાવર ટેપર કારણ કે ફીડના ડિઝાઇનર આ મૂલ્ય છે જે g દ્વારા gψopt by 2 દ્વારા આપવામાં આવશે તો આ n બરાબર 2 માટે આપણે જીટેપર લખી શકીએ છીએ તેથી આ મૂલ્ય 130 ડિગ્રી હતું તેથી 65 નો જી તમે તેને મૂકી શકો છો અને કૃપા કરીને યાદ રાખો કે તે 10 log d હશે કારણ કે તે પાવર પેટર્ન છે તેથી આ માઇનસ 7 48 ડીબી બને છે એન બરાબર 4 માટે જીટેપર માઇનસ 9 66 ડીબી એન બરાબર 6 માટે જીટેપર માઇનસ 9 03 ડીબી થશે તેથી તે તમને બતાવે છે તેથી અમે કરી શકીએ છીએ તેથી આ લોકો પાસેથી જાણવા મળ્યું છે કે વિવિધ ગ્રાફ આ છે જે મેં કહ્યું છે કે વાસ્તવિક કિંમતોની દ્રષ્ટિએ અપેર્ચર ક્ષેત્ર જો તમે તેને ડીબીમાં આપો છો તો ત્યાં ફરક હશે અને આ જીટેપર છે આ વિવિધ એન ની પસંદગી માટે અપેર્ચર ફિલ્ડ ટેપર છે પછી આ સરકયુલર છે અપેર્ચર એલ્યુમિનેશન એફિસિએંસી તેનો અર્થ એ કે અપેર્ચર ફિલ્ડ માટે ηx અને મહત્તમ સાઇડ લોબ સ્તર તેથી a ηi માટે તમે કેટલું મેળવો છો તેથી તમે જોયું છે કે જો આપણે આ અપેર્ચર ટેપરને વધુને વધુ પ્રમાણમાં લેવા માટે લગાવીએ છીએ તો તમે જોશો કે એલ્યુમિનેશન એફિસિએંસી જે ખરેખર પડે છે અને બાજુના લોબ સ્તર તમે જોશો કે જો આપણે અપેર્ચર ટેપર વધારીએ તો બાજુનો લોબ સ્તર ખરેખર નીચે જાય છે કારણ કે આ છે માઇનસ 40 તેથી તે સારું છે તેનો અર્થ એ કે જો તમે વધુ ટેપર આપો છો તો બાજુનો લોબ નીચે પડે છે જે ગુણાત્મક રીતે આપણે પહેલા કહ્યું છે તેથી અપેર્ચર ફિલ્ડ ટેપરના સમાન વિતરણની તુલનામાં સાઇડ લોબમાં સામાન્ય રીતે 25 ડીબી ઘટાડો થાય છે તેથી સંચારમાં મેં પહેલેથી જ ધ્યાન દોર્યું છે કે આ બાજુ લોબ ઘટાડો તે વધુ મહત્વપૂર્ણ છે અને તેથી લોકો પાસે છે તેથી તે વસ્તુ કે જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ કે કાર્યક્ષમતા શું છે જે તમે મેળવી રહ્યા છો તેથી તેના આધારે તમારે અપેર્ચર એલ્યુમિનેશન એફિસિએંસી માં ફેરફાર કરવો પડશે તેનો અર્થ એ છે કે આપણે ક્યાંથી શરૂઆત કરી છે પછી તે હશે આપણે જે પણ આપણી પાસે છે તેનાથી હું વિચારી શકું છું મને તેની ચર્ચા કરવા દો ખરેખર મારી પાસે એક મોટી સપાટી છે અને આપણે ત્યાં ધારી રહ્યા છીએ કે આપણી પાસે આના જેવા ધ્રુવીકરણ છે પરંતુ ત્યાં પણ હશે કારણ કે આ એક અપેર્ચર સપાટી છે તેથી આ ક્રોસ પોલારિઝડ ફિલ્ડને અટકાવવાનો કોઈ અર્થ નથી તેથી કેટલાક ક્રોસ પોલારિઝડ ફિલ્ડ આવશે કારણ કે ત્યાં હોર્ન પણ છે કે ક્રોસ પોલારિઝડ વસ્તુ આપવામાં આવે છે ત્યાં ફીડ પર વિવિધ પ્રકારના પ્રતિબિંબે છે તેથી આ તે બધા ક્રોસ પોલારિઝડ વસ્તુ આપે છે તેથી તે પણ લેવાની જરૂર છે કે તે શું છે તેનો અંદાજ કરી શકાય છે કે આપણે ત્યાં નથી જઈ રહ્યા તેથી ચાલો આપણે એક સમસ્યા જોઈએ કે ધારો કે અમારી પાસે 10 મીટર વ્યાસનું પરાવર્તક છે ચાલો આપણે કોઈ સમસ્યા હલ કરીએ 5 ગુણોત્તર એફ બાય ડી રેશિયો સાથે 10 મીટર વ્યાસનું પરાવર્તક કારણ કે સામાન્ય રીતે આ પરાવર્તક આના જેવો ઉલ્લેખ કરે છે અને આવર્તન સંચાલન આવર્તન 3 ગીગાહર્ટ્ઝ છે ફીડમાં એક પેટર્ન છે જે ફીડ પેટર્ન સપ્રમાણ છે અને જી થેટા દ્વારા આપવામાં આવેલ 6 કોસ સ્ક્વેર થેટા બરાબર છે તેથી આનો અર્થ છે કે તમે જુઓ છો કે તે ખરેખર અમારા શ્રેષ્ઠતમ ફીડ વિતરણને સંતુષ્ટ કરે છે જે લોકોને મળ્યું છે તો અહીં n બરાબર 2 ની છે તેથી 2 એન વત્તા 1 એ 6 છે અને આ કોસ સ્ક્વેર થીટા છે તેથી પહેલા શોધી કાઢો કે એકંદર કાર્યક્ષમતા શું છે એનો અર્થ એ કે ચાલો આપણે અન્ય કાર્યક્ષમતા જોઈએ તેથી મૂળભૂત રીતે આપણે ηi ηs શોધવા પડશે તેથી પ્રથમ વાત એ છે કે આપણે f બાય ડી રેશિયોને જાણીએ છીએ એફ બાય ડી રેશિયો આપવામાં આવે છે જે ખરેખર આપણને એન્ગ્યુલર અપેર્ચર આપે છે કારણ કે આપણે જાણીએ છીએ f by d દ્વારા one fourth cot psi by 4 સિવાય બીજું કંઈ નથી અને આ 0 5 તરીકે નિર્દિષ્ટ થયેલ છે તેથી ત્યાંથી હું શોધી શકું છું કે ψ મૂલ્ય 106 26 ડિગ્રી હશે તેથી હવે આપણે ηi ηs શોધી શકીએ છીએ કારણ કે ηi ηs એ cot square ψ by 4 into 24 sin square ψ by 4 plus l n cos ψ by 4 whole square આ અભિવ્યક્તિ મેં અગાઉ આપી દીધી છે તેથી જો તમે ગણતરી કરો તો તમે જોશો કે આ મૂલ્ય 0 75 છે તો સ્વાભાવિક છે કે આ એક મહત્તમ નથી કારણ કે f by d રેશિયો આપવામાં આવે છે તેથી અમે તે પસંદ કરી શક્યા નહીં જો આપણી પાસે વસ્તુ હોત તો આપણે ગ્રાફમાંથી મહત્તમ પસંદ કરી શક્યા હોત આપણે શોધી શકીએ છીએ કે n ની બરાબર 2 ની કિંમત 130 ડિગ્રી હોત પરંતુ અહીં તે ખરેખર 106 ડિગ્રી છે તેથી તેથી તે 0 75 ની જેમ આવે છે હવે હું પણ આપી શકું છું કારણ કે પરાવર્તકનો બીજો વ્યાસ શું આપવામાં આવે છે તેથી તરત જ હું જાણું છું કે શું વ્યાસ આપવામાં આવે છે અને આવર્તન પણ આપવામાં આવે છે ડાયરેક્ટિવિટી શું હશે ડાયરેક્ટિવિટીની ગણતરી સરળતાથી કરી શકાય છે અપેર્ચર ડાયરેક્ટિવિટી કૃપા કરીને યાદ રાખો કે આ અપેર્ચર ડાયરેક્ટિવિટી છે અહીં તમે જોઈ શકો છો કે આ ખરેખર એક પેરાબોલોઇડ ડીશ છે આ હોર્ન ફીડછે તમે અહીં હોર્ન ફીડ જોઈ શકો છો આ હોર્ન છે આ લંબચોરસ હોર્નને બદલે પરિપત્ર હોર્ન છે તે ધ્યાન પર છે અને અપેર્ચર એટલે આ ગોળ ઝોન આપણે જોઈએ છીએ કે આ અહીંનું વર્તુળ છે કાલ્પનિક વર્તુળ જે અપેર્ચર છે તે વ્યાસ કહેવાય છે તો f બાય ડી રેશિયોનો અર્થ આ એફ દ્વારા આ વ્યાસ કેન્દ્રીય છે તેથી અપેર્ચર ડાયરેક્ટિવિટી 4 pi by lambda not square into pi a square હશે તેથી આવર્તન 3 ગીગાહર્ટ્ઝ છે તેનો અર્થ એ કે તમારી પાસે 10 સે અને એ 10 મીટર છે તેથી જો તમે તે બધા મૂલ્યો મૂકો તો આપણે જોશું કે તે 49 94 ડીબી થાય છે અને પછી શું ફાયદો થશે આ પરાવર્તક સિસ્ટમનો લાભ અહીં આપણે ધારીએ છીએ કે અન્ય કાર્યક્ષમતા બધી 1 છે અમે ηi અને ηs ગણતરી કરી છે તેથી ગેઇન η into D થશે તેથી η એ 0 75 છે અને આ ગેઇન ચોક્કસ કિંમત 98696 છે તેથી તે 48 69 ડીબી બને છે અને હવે સ્પીલઓવર કાર્યક્ષમતા શું છે સ્પીલઓવર કાર્યક્ષમતા કારણ કે આપણે અપેર્ચર જાણીએ છીએ આપણે સ્પીલઓવર કાર્યક્ષમતા શોધી શકીએ છીએ 1 minus cos psi by 2 n plus 1 તેથી તે 0 784 થશે તેથી 78 4 ટકા અને પછી એલ્યુમિનેશન એફિસિએંસી શું છે ત્યારથી હું જાણું છું કે ηi is equal to ηs ηi by ηs ની બરાબર છે જેની મને 0 75 બાય 0 784 મળી છે તેથી તે 95 66 ટકા છે એલ્યુમિનેશન એફિસિએંસી હવે ત્યાં અન્ય કાર્યક્ષમતા પણ હશે જે આપણે કહ્યું નથી તેમાંથી એક સપાટીની કઠોરતા છે ખરેખર સપાટી તમે અહીં જુઓ છો તે કિરણો આવી રહી છે તેથી જો સપાટીની રફ સપાટી હોય તો તેમાં થોડી ભૂલ થશે કારણ કે અહીં આપણે ધારી રહ્યા છીએ કે કિરણો નિયમિતરૂપે પ્રતિબિંબિત થાય છે પરંતુ સપાટીની અપૂર્ણતાને લીધે ત્યાં એક હશે તેથી તે સપાટીની ભૂલની દ્રષ્ટિએ નિર્દિષ્ટ થયેલ છે તેથી બનાવટી માટે કોઈ પણ ડીશ એન્ટેના ખરેખર બનાવટીમાં ખૂબ જ જટિલ વસ્તુ સપાટીની કડકતા છે ખરેખર રેન્ડમ ભૂલ સ્પષ્ટ કરવામાં આવે છે કે સપાટીની કેટલી ભૂલ છે તેથી તે દ્રષ્ટિએ લોકોએ શોધી કાઢહયું છે કે તેઓ માને છે કે રેન્ડમ ગૌસિયન વિતરણ માટે થોડું વિતરણ છે અને તેમાંથી સપાટીની રફનેસ શોધવા માટેના સૂત્રો છે તેથી તે કાર્યક્ષમતાને ηr કહેવામાં આવે છે પણ તમે જુઓ છો કે આ સમસ્યા ખરેખર આપણે પછીથી ચર્ચા કરીશું કે કિરણો અહીં જુએ છે તે અહીં જોવા મળી રહી છે પરંતુ ફીડને જાળવવા માટે અહીં કેટલીક વ્યવસ્થા છે તમે જુઓ છો કે આ આખી વ્યવસ્થા ફીડને જાળવવા માટેની છે તેથી આ ફીડ છે અને તેની સહાયક વસ્તુ પણ ત્યાંથી કેબલ્સ હશે ત્યાંથી આરએફ કેબલ્સ હોઈ શકે અહીં વેવગાઇડ હોઈ શકે છે હવે આ વસ્તુ પ્રતિબિંબિત થયા પછી સમસ્યા છે પ્રતિબિંબિત રે આ ફીડ તેને અવરોધિત કરી રહી છે તેથી શક્તિનો અમુક ભાગ તે રીતે જઈ રહ્યો નથી જે એક વસ્તુ છે એક બીજી વસ્તુ પણ ધારો કે આ વસ્તુ પેરાબોલોઈડ રિફલેક્ટર સેટેલાઇટમાં ટોચ પર જોઈ રહી છે પરંતુ ફીડ જમીન તરફ જોઈ રહી છે તમે આ જુઓ છો ફીડ આ પેરાબોલોઈડ સપાટીની નીચે છે તે પણ અહીંથી સંકેતો પ્રાપ્ત કરે છે તેથી જમીનથી પ્રતિબિંબિત અવાજ તે પકડેલા છે તેથી અમે સંવેદનશીલતા ઘટાડીશું પરંતુ તે પહેલાં આ કાર્યક્ષમતા કે જે આ બાબતને ધ્યાનમાં લેશે કારણ કે આ ફીડ આને અવરોધિત કરે છે જેને બ્લોકેજ એફિસિએંસી કહેવામાં આવે છે તેથી એક સ્પીલઓવર હતું કે બધી શક્તિ કબજે કરી નથી હવે જે કંઈપણ ફીડ પ્રતિબિંબિત થઈ રહ્યું છે અને તેના એક્સેસરીઝ તેને અવરોધિત કરી રહ્યા છે તેથી ત્યાં બીજી વસ્તુ હશે જેને ઇટા બીકહેવામાં આવે છે આ બ્લોકેજ એફિસિએંસી છે તેથી અંતે હું લખું છું કે અપેર્ચર એફિસિએંસીમાં શામેલ છે તે કાર્યક્ષમતા શું છે તેથી તે એક હશે સ્પીલઓવર કાર્યક્ષમતા એક એલ્યુમિનેશન એફિસિએંસી છે એક પોલરાઈસેશન એફિસિએંસી છે એક યુનિફોર્મ ફિલ્ડ એફિસિએંસી છે પછી આ સપાટીની રફનેસ આ સપાટીની ભૂલ છે સપાટી એ હું રફનેસ ભૂલ કાર્યક્ષમતા અને પછી અવરોધિત કાર્યક્ષમતા કહીશ તેથી આ બધું અપેર્ચરની કાર્યક્ષમતાને અસર કરે છે તેથી અંતે ગેઇન એ η અપેર્ચર કાર્યક્ષમતા ગુણ્યાં અપેર્ચર ની ડિરેકટીવીટીસિવાય કંઈ નથી આ સાથે હું પૂર્ણ કરું છું પાછળથી આપણે જોશું કે કેટલીક તકનીકો જેના દ્વારા આ અવરોધિત વસ્તુનો સામનો કરી શકાય છે